ઉટ ડિઝાઇન કરતી વખતેની સાવચેતીઓ I સેલ કલ્ચર ટેકનોલોજી ના વ્યાખ્યાનની શ્રેણીમાં ફરીથી આપનું સ્વાગત છે તો આપણે બીજા સપ્તાહમાં છીએ અને આપણે 2 વ્યાખ્યાનો સમાપ્ત કર્યા છે છેલ્લા વ્યાખ્યાનમાં આપણે તેના વિશે ચર્ચા કરી છે અથવા આપણે સેલ કલ્ચર પ્રયોગશાળાની ડિઝાઈન ના લેઆઉટ વિશે ચર્ચા કરવાનું શરૂ કર્યું છે તેથી તેના વિશે ચર્ચા કરતી વખતે મેં પ્રથમ મુદ્દા પર પ્રકાશ પાડ્યો હતો કે પ્રયોગશાળાની સ્થાપનાનો ઉદેશ્ય શું છે તે પ્રયોગશાળામાં કઈ પ્રકારની વસ્તુઓ હશે અથવા તેમાં કેવા પ્રકારના પ્રયોગો હાથ ધરવામાં આવશે અને આગામી 5 વર્ષ કે 10 વર્ષની તેના માટેની યોજના શું છે તે પ્રયોગશાળા કેવી રીતે વિસ્તૃત થશે તેમાં કયા બધા નવા પાસાં ઉમેરવા પડશે તેના આધારે લેઆઉટ અને ડિઝાઈન નું આયોજન કરવું જોઈએ તેથી તે પાસામાં આપણે વિવિધ પ્રકારની પ્રયોગશાળાઓ વિશે ચર્ચા કરી છે જેમ કે તમે જાણો છો કે આપણી પાસે જે સેલ બાયોલોજી ની સુવિધા છે તેને વિકસાવવા માંગીએ છીએ અથવા જો તમે ઈન વિટ્રો ડેવલપમેન્ટ બાયોલોજી ની સુવિધાઓનો વિકાસ કરવા માંગતા હો અથવા તમારી પાસે સેલ ટિશ્યુ એન્જિનિયરિંગ છે જેમાં મોટે ભાગે સામગ્રીની ક્રિયાપ્રતિક્રિયા પર સેલ સાથે અથવા કેમિકલ બાયોલોજી સાથે સેલ આધારિત બાયોસેન્સર પર પ્રયોગશાળા છે જ્યાં તમે વિવિધ પ્રકારના દવાના પરમાણુઓ અથવા ફ્લોરેસન્ટ પરમાણુઓ અથવા અમુક પ્રકારના બાયોમાર્કર ની તપાસ કરી રહ્યા છો જ્યારે મેં આ બધું ઉમેર્યું છે ત્યારે મને તે ભાગ પણ ઉમેરવા દો અથવા તમે જાણો છો કે બાયોમાર્કર ના સેલ કલ્ચર ની પ્રણાલીઓના માધ્યમનો વિકાસ સબસ્ટ્રેટ નો વિકાસ અથવા તેની જેમ જ બાયો મેમ્સ નો વિકાસ કરવા માંગો છો જ્યાં તમે સેલ અથવા જીવંત ઘટકને માઇક્રો ઇલેક્ટ્રો મિકેનિકલ સિસ્ટમ micro electromechanical systems MEMS સાથે સંકલિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છો અને તેના આધારે આગળના ભાગમાં આપણે તેને શોધવા માટે ગયા અને આપણે તેના ઉદ્દેશ્યો અથવા હેતુઓને પહેલેથીજ વ્યાખ્યાયિત કર્યા છે Refer Slide Time 0224 ઉપરાંત આપણે જગ્યાની મર્યાદા વિશે ચર્ચા કરી છે કે તમારી પાસે એકદમ લઘુત્તમ જગ્યા કેટલી છે આપણે રૂપિયાના શ્રેષ્ઠ ઉપયોગ વિશે પણ ચર્ચા કરી હતી કે તમે ક્યાં સ્તર નું સોફિસ્ટિકેશન પ્રાપ્ત કરવા માંગો છો પછી આપણે આગામી 10 વર્ષના વિસ્તરણની યોજના વિશે ચર્ચા કરી છે જેમાં મૂળભૂત રીતે તમારે તેના વિશે ઘણી દૂરંદેશીની જરૂર છે અને જૈવિક સલામતી નું સ્તર કે જેમાં આપણે જોઈ રહ્યા છીએ તો અહીંથી હવે આપણે લેઆઉટ વિશે વિચારવાનું શરૂ કરીએ તેની પહેલાં જ સાવચેતીનાં કેવા પગલાં લેવા જોઈએ તેના વિશે ચર્ચા કરીશું તો એક વસ્તુને ધ્યાનમાં લો ઉદાહરણ તરીકે જુઓ કે તમે એક એવી ઈમારતની ડિઝાઈન કરી રહ્યા છો જે ઘણી મોટી સુવિધા છે અને તેને એક અલગ સ્તર ની સુરક્ષાની જરૂર છે તેથી જ્યારે તમે આવું કરો છો ત્યારે ત્યાં કેટલાક મુદ્દાઓ છે જેને તમારે ધ્યાનમાં લેવા જોઈએ તેથી ઉદાહરણ તરીકે કેટલીક બહુમાળી ઈમારતો અથવા તમે જે કઈ પણ જાણો છો કે તેનો બહાર નીકળવાનો રસ્તો શું હશે તમારે સલામતીનાં કેવા પગલાં ધ્યાનમાં લેવા જોઈએ તેના નબળા આયોજનને કારણે આવી શકતા સંભવિત જોખમો શું હશે તેથી જ્યારે પણ આપણે પ્રયોગશાળા સ્થાપવાની ચર્ચા કરીએ છીએ ત્યારે તમે જે જૈવિક રીતે સક્રિય સામગ્રી અને બીજી સામગ્રી છે જેનો તમે સેલ કલ્ચર ને ધ્યાનમાં રાખીને અભ્યાસ કરી રહ્યા છો તે આપેલી મર્યાદિત જગ્યામાં રહેવું જોઈએ તો સૌથી પ્રથમ અને અગત્યની બાબત એ છે કે તમારી પાસે પ્રવેશ કરવાના અને બહાર નીકળવાના રસ્તાઓ ખૂબ જ સ્પષ્ટ હોવા જોઈએ તે કહેવાનો મારો અર્થ શું છે કે તમારે પ્રણાલીમાં પ્રવેશ કરવાના રસ્તાઓ ખૂબજ સ્પષ્ટ હોવા જોઈએ અને ત્યાં બહાર નીકળવાનો માર્ગ હોવો જોઈએ જ્યાં કોઈપણ આપતકાલીન કિસ્સામાં કોઈપણ અવરોધ વિના તમે બહાર દોડી જવા સક્ષમ હોવા જોઈએ તેથી તમારો પ્રવેશ અને બહાર નીકળવાના રસ્તાઓ ખૂબ જ સ્પષ્ટ હોવા જોઈએ ખૂબ જ સ્પષ્ટ ખૂબ જ સ્પષ્ટ હોવા જોઈએ તે માર્ગ ખૂબ જ સ્પષ્ટ હોવો જોઈએ તેથી ચાલો મને તે લખવા દો જેમ કે આજે આપણે સપ્તાહ 2 ના વ્યાખ્યાન 3 માં છીએ W2 L3 અને આપણે લેઆઉટ ને ડિઝાઈન કરતા પહેલા ઘણી સાવચેતીઓ ધ્યાનમાં લેવાની છે તેથી જો તમે લેઆઉટ ને ધ્યાનમાં રાખો તો તે પણ તમારી પ્રથમ વસ્તુઓ હોવી જોઈએ તેથી આ તે બાબતો છે જેને તમારે ધ્યાનમાં રાખવી જોઈએ ધ્યાનમાં રાખો કે તમારો પ્રવેશ અને બહાર નીકળવાનો રસ્તો ખૂબ જ સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત હોવો જોઈએ અને કોઈપણ આપતકાલીન સ્થળાંતરના કિસ્સામાં કોઈપણ અવરોધથી મુક્ત હોવા જોઈએ આ એકદમ જટિલ છે હવે બીજી બાબત સેલ કલ્ચર પ્રયોગશાળામાં બીજી મહત્વની બાબત જે મેં વર્ષોથી જોયું છે કે મોટાભાગની વસ્તુઓ લખતી વખતે હું ઘણીબધી વસ્તુઓ મૂકી શકું છું પરંતુ જ્યારે લોકો તેમને ડિઝાઈન કરે છે ત્યારે તેઓ કેટલીક મૂળભૂત વસ્તુઓ ભૂલી જાય છે ભોયતળીયાની જગ્યાને મહત્તમ રાખો હું તમને તેનો અર્થ સમજાવીશ કે મુખ્યરીતે મહત્તમ ભોયતળીયાની જગ્યા તમને કેવી દેખાય છે તેથી ઉદાહરણ તરીકે જુઓ કે તમારી પાસે એક સુવિધા છે ઉદાહરણ તરીકે જુઓ કે આપણી પાસે એક ઓરડો છે ચાલો મને તે લખવા દો તેનાથી સમજાશે કે આનો અર્થ શું છે ઉદાહરણ તરીકે જુઓ કે અહીં જ્યાં આના જેવો રૂમ છે બરાબર તેથી ઉદાહરણ તરીકે આ તમારો પ્રવેશ અને સામાન્ય રીતે આ તમારો બહાર નીકળવાનો રસ્તો છે હવે તમારી પાસે વિકલ્પ છે કે કાર્ય કરવા માટે તમે પાટલીને કેવી રીતે રાખશો તો પાટલીને વર્ષો સુધી કાર્યરત રાખવા માટે મેં જે સમજ્યું છે તે પ્રથમ બિંદુને ધ્યાનમાં રાખીને હંમેશા જે સમજમાં આવે છે તે આ બિંદુ 1 અને બિંદુ 2 ને સાથે જોડવા માટે તમારે શું કરવું જોઈએ તમારે આ ભાગનો ઉપયોગ કરવો જોઈએ તે ભાગ જેને હું હેચિંગ અથવા શેડિંગ કરી રહ્યો છું તેથી તમે જુઓ કે તમારી પાસે વિશાળ જથ્થામાં ભોયતળીયાની જગ્યા છે અને જ્યાં હું બિંદુઓ મૂકી રહ્યો છું ત્યાં આ ભોયતળીયાની તમામ જગ્યા ઉપલબ્ધ છે તેથી અહીં તો આવી વ્યવસ્થાનો ફાયદો એ છે કે તમારી પાસે અન્ય વિકલ્પો છે તમે શું કરી શકો છો જે કેટલાક લોકો કરે છે જે હું કરું છું હું તેને તમારા નિર્ણય પર છોડીશ કે તમે તેને કેવી રીતે જુઓ છો તો અન્ય લોકો શું કરે છે તે ચોક્કસપણે મારી પસંદગી નથી ફરીથી જ્યાં લોકો પાસે કામ કરવા માટે આ ટેબલ જેવી સુવિધા હશે અથવા જેમ તમે જાણો છો કે તેમની પાસે વચ્ચેના ભાગમાં ટેબલ હોય છે અથવા તેમની પાસે આના જેવું કંઈક હોઈ શકે છે આના જેવું એક ટેબલ આના જેવું એક ટેબલ આના જેવું એક આના જેવું આના જેવું ત્યાં લોકો ઘણા સંયોજનો કરે છે પરંતુ વર્ષોથી સમગ્ર વિશ્વમાં અનેક પ્રયોગશાળાઓ સ્થાપ્યા પછી મને સૌથી સરળ રસ્તો સમજમાં આવ્યો છે કે તમે આ દિવાલની જગ્યાનો ઉપયોગ કરો તો તમે શું કરી શકો છો તમારી પાસે આના જેવી તમારી કામ કરવાની પાટલી હોઈ શકે છે અને તમારી પાસે દિવાલો પર તમામ સંગ્રહ છે અલબત સંગ્રહ સ્થળની પસંદગી કરતી વખતે તમારે ખૂબ સાવચેત રહેવું જોઈએ તમારે તે સમયે તેને ખુબ ઊંચું પણ ન બનાવવું જોઈએ અથવા તમે તેને ઊંચું બનાવી શક્યા હોત કારણ કે ટોચની છાજલીઓ પર આપણે તે બધી સામગ્રીનો સંગ્રહ કરી શકીએ છીએ જેની પછીથી જરૂર પડશે ઠીક છે અથવા ત્યાં તમારી પાસે સંપૂર્ણ સંગ્રહ સ્થળ હોઈ શકે છે તેથી આ એક એવી વસ્તુ છે જેના પર હું વધુ ધ્યાન આપીશ આ એક એવી વસ્તુ છે જે મારી સૌથી પસંદગીમાંથી એક છે જ્યાં તમે આ આખી જગ્યાનો ઉપયોગ કરી રહ્યા છો હવે વિશ્વભરની તમામ સેલ કલ્ચર પ્રયોગશાળાઓમાં તેઓ જેને કંઈક CO2 ઇન્ક્યુબેટર કહેવામાં આવે છે તે વસ્તુનો ઉપયોગ કરે છે તે પછીથી આવશે કે તમારે તેની શું જરૂર છે કલ્ચર કરેલી ડીશ ની અંદર pH જાળવવા માટે તમારે શા માટે ઇન્ક્યુબેટર ની જરૂર છે તો આ તબક્કે આ મહત્વનું નથી મહત્વનું એ છે કે CO2 ઇન્ક્યુબેટર ને જાળવવા માટે તમારે CO2 ના સિલિન્ડર ના પુરવઠાની જરૂર છે અને જો તમારી પાસે આ સિલિન્ડર છે અને તે એકદમ ઊંચા સિલિન્ડર છે જેનો તમે ઉપયોગ કરશો તો તમારી પાસે તેના માટે એક અલાયદી જગ્યા હોવી જ જોઈએ ખૂબ જ અલાયદી જગ્યા હોવી જોઈએ જ્યાં તમારે સિલિન્ડર રાખવા જોઈએ અને તે અલાયદી જગ્યા મુખત્વે દરવાજાની ખૂબ નજીક હોવી જોઈએ અહી ક્યાંક જ્યાં હું આ એક નાનું બોક્સ મૂકું છું અથવા ફક્ત અહી ક્યાંક બહારની બાજુએ પરંતુ તમે તેને જ્યાં પણ રાખો ત્યાં એક વસ્તુ યાદ રાખો કે આ એક પ્રથા છે જેને હું ઘણી જગ્યાએ જોઉં છું જ્યાં લોકો ભૂલી જાય છે કે આ ભારે સિલિન્ડર છે જો તે પડી જાય તો તેઓ ખૂબ ખરાબ રીતે નુકસાન પહોંચાડે છે તેથી સિલિન્ડર પડે નહિ તેની ખાતરી કરવા માટે તમારી પાસે યોગ્ય મેટાલિક ક્લિપ્સ હોવી જોઈએ જ્યાં તમે સિલિન્ડર રાખતા હોવ ત્યાં આ ચોક્કસપણે ચોક્કસપણે ચોક્કસપણે આવશ્યક છે તમે ખાતરી કરો કે સિલિન્ડર પડશે નહિ હવે બીજી વસ્તુ બીજી વસ્તુમાં હવે અહીં સમસ્યા આવે છે ઉદાહરણ તરીકે જુઓ તમારી પાસે અહીં સિલિન્ડર છે ફક્ત કલ્પના કરવાનો પ્રયાસ કરો કે તમારી પાસે અહીં સિલિન્ડર છે અથવા જે સ્થળો પર હું વર્તુળ દોરું છું ત્યાં તમારી પાસે અહીં સિલિન્ડર છે અને તમારી પાસે એક ઇન્ક્યુબેટર છે જે અહીં રાખવામાં આવ્યું છે ઉદાહરણ તરીકે જુઓ આ કાઉન્ટર ની ઉપરના ભાગ પર હું તેને ફક્ત વાદળી રંગમાં મૂકી રહ્યો છું ઉદાહરણ તરીકે જુઓ કે તમારી પાસેના ઇન્ક્યુબેટર ને અહીં રાખવામાં આવ્યું છે તેથી ઇન્ક્યુબેટર ની બાજુમાં તમારે સિલિન્ડર ની જરૂર પડશે ત્યાં સિલિન્ડર હોવું જરૂરી છે તો તમને ખ્યાલ આવશે કે જો તમે અગાઉથી કાઉન્ટર ની ઉપરનો ભાગ બનાવશો તો તમે આ આખા કાઉન્ટર ની ઉપરનો ભાગ બનાવો પછી તે જગ્યા પર તમે તમારા ઇન્ક્યુબેટર ને અહીં મૂકો પછી તમારી પાસે સિલિન્ડર ને રાખવા માટે કોઈ સારી અલાયદી જગ્યા નથી તેથી તમે કાઉન્ટર ની ઉપરના ભાગની ડિઝાઈન કરો તેની પહેલાં જ તમે ખાતરી કરો કે તમારી પાસે એક એવું સ્થાન હોવું જોઈએ જ્યાં કાઉન્ટર ની ઉપરનો ભાગ કંઈક આની જેમ પૂરો થઈ જાય છે હું તેને ફક્ત વાદળી પેનથી કંઈક આની જેમ આકાર આપું છું તે ઇન્ક્યુબેટર ને રાખવાની જગ્યાને પ્રાધાન્ય આપવા માટે કોઈપણ ખૂણાને પસંદ કરો જેમાં તમારા બધા સેલ તમારી બધી પ્રાયોગિક સામગ્રી રાખશો ઉદાહરણ તરીકે જુઓ આ ઇન્ક્યુબેટર ને મુખ્ય દ્વારથી શક્ય તેટલું દૂર રાખવાનું પસંદ કરેલુ છે અને બીજું તે એક ખૂણામાં હોવું જોઈએ જ્યાં આનો બહારથી સીધી આવતી હવા સાથે સીધો સંપર્ક ન હોવો જોઈએ અથવા તમે જાણતા હશો કે ત્યાં જે કઈ પણ પ્રવેશ કરી રહ્યું છે તે હંમેશા હવાના પ્રવાહમાંથી આવે છે તેથી તેને હંમેશા હવાના પ્રવાહના વિસ્તારથી શક્ય હોય ત્યાં સુધી દૂર રાખવાનો પ્રયાસ કરો તેથી તમારો પ્રથમ વિકલ્પ એ છે કે ક્યાં તો હું તેને અહીં રાખું છું અથવા તમારો બીજો વિકલ્પ એ છે કે તમે તેને અહીં ક્યાંક સ્થાનાંતરિત કરો છો પરંતુ બંને કિસ્સાઓમાં તો આ 2 તે નિશ્ચિત કરેલી જગ્યાઓ છે જેને હું અત્યારે તેના માટે અલાયદી રાખું છું હવે વસ્તુ એવી છે કે શું તમે તેને ખૂણા A માં મુકો છો તેથી આ અહી D છે અને હવે આ પ્રવેશ E છે પછી ભલે તમે તેને A પર મૂકો અથવા તમે તેને D પર મૂકો હવે તે કિસ્સામાં તમે જે આ કાઉન્ટર બનાવી રહ્યા છો તે અહીંથી પૂરું થઈ જશે અને ત્યાં સિલિન્ડર ને રાખવા માટે પૂરતી જગ્યા હોવી જોઈએ હવે આપણે નક્કી કરવું પડશે કે તમે કેટલા ઇન્ક્યુબેટર ખરીદશો કહો કે આગામી 2 વર્ષમાં અથવા આગામી 10 વર્ષમાં તમારી પ્રયોગશાળાને માત્ર એક ઇન્ક્યુબેટર ની જરૂર પડી શકે છે કે તમારી પ્રયોગશાળાને 2 ઇન્ક્યુબેટર ની જરૂર પડી શકે છે તમારે એકવાર CO2 વાળા ઇન્ક્યુબેટર ની અને બીજીવાર તમારે ફક્ત ઇન્ક્યુબેટર CO2 વગરના ઇન્ક્યુબેટર ની જરૂર પડી શકે છે આ ખુબજ મહત્વના માપદંડ છે જેને તમારે ખુબજ અગાઉથી ધ્યાનમાં લેવા જોઈએ હવે આવી નજીવી બાબતોનો વિચાર કરીએ તો સાંભળવામાં તે કેવું લાગે છે કારણ કે હું જાણું છું કે કોઈ વ્યક્તિ વિચારશે કે આ શખ્સ બોલે છે તેમાં મોટી વાત શું છે તે શું વિચારે છે પરંતુ વસ્તુ એ છે કે જ્યારે તમે પ્રયોગશાળાનું આયોજન કરતા હોવ ત્યારે તમને સમજાશે કે આવતી કાલે તમે પ્રયોગશાળાનું આયોજન કરનાર મુખ્ય વ્યક્તિ બનશો અને કોઈ વ્યક્તિ તમને કહેશે કે તમે પ્રાથમિકતાથી આ સુવિધાનું આયોજન કરો અથવા તે નક્કી કરો કે ત્યાં કેટલા વપરાશકર્તાઓ હશે ઉદાહરણ તરીકે વપરાશકર્તાની સંખ્યા જુઓ તેથી અહીંથી જે વપરાશકર્તાઓની સંખ્યા બહાર આવશે તે કહો કે 2017 માં ત્યાં n જેટલા વપરાશકર્તાઓની સંખ્યા હશે અને તમે જાણો છો કે તમારે તેનું આયોજન પછીના સમયને ધ્યાનમાં રાખીને કરવું જોઈએ જેમ કે તમે જાણો છો કે આ શ્રેષ્ઠ સુવિધાઓમાંની એક હોવી જોઈએ તેથી તમારી પાસે તે કહેવા માટે સમયગાળો હોવો જરૂરી છે કે 2027 સુધીમાં તે સુવિધામાં કેટલા વપરાશકર્તાઓ હશે કારણ કે તમે તેના જેવી સુવિધા બનાવવા જઈ રહ્યા નથી બરાબર અને તમે વિભાગની સુવિધા બનાવી રહ્યા છો અથવા તમે એક સંસ્થાની સુવિધા બનાવી રહ્યા છો અથવા તમે વ્યક્તિગત સુવિધા બનાવી રહ્યા છો તેના પર આ n વપરાશકર્તાઓની સંખ્યા બદલી શકે છે જો તે એક વ્યક્તિગત સુવિધા છે તો તમારે જાણવું જોઈએ કે તે કેટલા સ્નાતક કેટલા અનુસ્નાતક વિદ્યાર્થીઓ ધરાવતી હશે અથવા પોસ્ટ ડોક ધરાવતી હશે જો તમે તેને વિભાગીય સુવિધા બનાવી રહ્યા છો તો તમારી પાસે અંદાજીત સંખ્યા હોવી જોઈએ કે તેમાં કેટલા ફેકલ્ટીઓ હશે અને તેને અનુરૂપ વપરાશકર્તાઓની સંખ્યા કેટલી હશે ઉદાહરણ તરીકે જુઓ કે ત્યાં 10 ફેકલ્ટીઝ છે અને દરેક પ્રયોગશાળા પાસે જેમકે તમે જાણો છો કે તેનો ઉપયોગ કરવા માટે 2 અથવા 3 નિયુક્ત લોકો હશે તેથી નિયુક્ત લોકો વિશે ચર્ચા કરતી વખતે આ ફરીથી કંઈક છે જે વર્ષોના અનુભવ પછી જે હવે છેલ્લા 2 દાયકાના શિક્ષણના અનુભવ પરથી છે આવી વિશેષ સુવિધાઓ માટે નિયુક્ત લોકો હોવા તે હંમેશા સારો વિચાર છે જેમ કે તમે જાણો છો કે આ નિયુક્ત લોકો છે જે તેનો ઉપયોગ કરશે અથવા તેઓ અમુક પ્રકારે તેને સુનિશ્ચિત કરશે આ પ્રકારની સુવિધાઓમાં ઘણાબધા વપરાશકર્તાઓ ઘણીબધી કન્ટામીનેશન ની સમસ્યાઓ તરફ દોરી જાય છે તે હંમેશા ખૂબ સારો વિચાર નથી કે દરેક વ્યક્તિ અંદર આવે અને બહાર નીકળે સિવાય કે આ તમારી સંપૂર્ણ ખાનગી સુવિધા હોય આ તમારી પોતાની સુવિધા છે અને તમે તેના માલિક છો પરંતુ જ્યારે તે વિભાગીય અને સંસ્થાની હોય છે ત્યારે તેને પ્રતિબંધિત વિચારવું વધુ સારું છે દરેક પ્રયોગશાળામાં અમુક પ્રતિબંધિત સંખ્યાઓ હોવી જોઈએ જોકે તે તેની પોતાની ખામીઓ ધરાવે છે પરંતુ તમે જાણો છો કે તમારી પાસે હંમેશા 1 બિંદુ પર આ મહિનામાં આ નિયુક્ત લોકો હોઈ શકે છે અને તે ગમે તેવા કંઈક હોવા જોઈએ તે એક સમજપૂર્ણ વિચાર હોઈ શકે છે પરંતુ જો તમે ખરેખર તાલીમ પામેલ વ્યક્તિગતને સંભાળી શકો છો તો તમે તેમને કોઈ પણ સમસ્યા વિના તાલીમ આપી શકો છો તેથી હું તેને વપરાશકર્તા પર છોડીશ કે ત્યાં કેટલા નિયુક્ત વપરાશકર્તાઓ છે તેથી આગામી 10 વર્ષને જોતા 2017 થી 2027 સુધી જુઓ કે ત્યાં કેટલા વપરાશકર્તાઓ હશે તેના આધારે તમારે અહીં આ ઇન્ક્યુબેટર માં સોંપવું પડશે કે કોણ કેટલા ખાનાઓનો ઉપયોગ કરશે કારણ કે આ ખર્ચાળ છે જ્યારે તમે એક CO2 ઇન્ક્યુબેટર મેળવો છો ત્યારે તે ભાગ્યનું કારણ બને છે નવા પીઆઈ અથવા નવા ફેકલ્ટી માટે જે તેને શરૂ કરી રહ્યા છે તે હંમેશા એક પડકાર છે જુઓ કે તમારી પાસે તે ખૂબજ સ્પષ્ટ હોવું જોઈએ જેમ કે તમે જાણો છો કે આ ખાનાઓ નિયુક્ત કરવામાં આવ્યા છે પરંતુ તે પછી ફરીથી તેની ટોચ પર આવે છે કે કઈ પ્રકારની વસ્તુઓનો ઉપયોગ કોણ કરશે ઉદાહરણ તરીકે જુઓ કોઈ વ્યક્તિ સીધા જ પ્રાણીઓમાંથી સેલ નો વિકાસ રહ્યું છે જેને આપણે પ્રાથમિક કલ્ચર તરીકે ઓળખીએ છીએ જેમાં કન્ટામીનેશન થવાની સંભાવના ઘણી વધારે છે કારણ કે તે એવા પ્રકારનું છે તેની સંભાળ રાખવા માટે તમારે સારી રીતે પ્રશિક્ષિત વ્યક્તિની ખૂબ જરૂર હોય છે જ્યાં કોઈ વ્યક્તિ સેલ લાઈન નો ઉપયોગ કરે છે જે તેની ઓછી સંભાવના ધરાવે છે કારણ કે સેલ ને સુરક્ષિત રીતે નાઈટ્રોજન ના સિલિન્ડર માં રાખવામાં આવે છે અને તેથી તમે તેને કેવી રીતે વર્ગીકૃત કરવા જઈ રહ્યા છો અથવા તમારી પાસે છે જેમકે તમે જાણો છો કે ધારો કે ત્યાં નિયુક્ત વપરાશકર્તા માટે દરેક વપરાશકર્તા પાસે તેમના પોતાના ઇન્ક્યુબેટર છે તે કેટલા બધા ઇન્ક્યુબેટર માંથી તમને ગમે તે તમારૂ ઇન્ક્યુબેટર છે પરંતુ પછી જો તમારી પાસે ઇન્ક્યુબેટર હોય તો ગેસ નું વ્યવસ્થાપન પણ સાથે સાથે થવું જોઈએ મેં વર્ષોથી સામાન્ય સુવિધાઓમાં જોયું છે કે તમારી પાસે ગેસ ની સુવિધા છે અને તમે જાણો છો કે જે લોકો તેનો ઉપયોગ કરી રહ્યા છે તે જાણવાનું ભૂલી જાય છે કે ગેસ ખતમ થઈ ગયો છે અને સેલ મૃત્યુ પામે છે તે રોજિંદા સમસ્યા છે અને મારા પર વિશ્વાસ કરો કે આવું થાય છે અને તે બનાવ તે તરફ દોરી જાય છે તો પ્રથમ અને સૌથી પહેલા તમારે જાણવું જોઈએ કે તમારી પાસે કેટલા વપરાશકર્તાઓ છે અને તમે તેને કેવી રીતે વિભાજીત કરવા જઈ રહ્યા છો અને ફરીથી હું તમારા માટે સાવધાનીના કેટલાક શબ્દો આપું છું કે જે લોકો વપરાશકર્તા હશે તેઓજ નક્કી કરશે તેથી હું તેના પર વધારે ભાર નહીં આપું પરંતુ ફરીથી હું તેના પર મહતમ ભાર આપીશ કે કૃપા કરીને સાવચેત રહો તેથી હવે આગળની બાબત એ આવે છે કે મોટાભાગની પ્રયોગશાળાઓમાં જે સેલ લાઈન નો ઉપયોગ કરે છે તેમને ક્રાયોકેન માં સેલ ને સંગ્રહિત કરવાની સુવિધાની જરૂર હોય છે જ્યાં તમારી પાસે પ્રવાહી નાઈટ્રોજન નો પોર્ટ હોય છે તેથી આ કેન ખૂબ જ રસપ્રદ છે આ તેવા કેન છે જેને હું અહી દોરીને તમને તેની વધુ સમજણ આપીશ લોકો પાસે જે દૂધના કેન હોય છે તે લગભગ તેના જેવુજ હોય છે તેનાથી થોડું વધારે ગોળ જેવું હોય છે અને તેમની અંદર સેલ રાખવા માટે ઘણાબધા ખાનાઓ હોય છે જેમ કે આ તે સેલ ના ખાનાઓ છે તમે જાણો છો કે હું ખરેખર તેને યોગ્ય રીતે દોરવામાં અસમર્થ છું અને તેની ઉપર એક ટોપી છે અને તમે તેમાં નાઈટ્રોજન નાખો છો અને આમાં તમારી પાસે ખાનાઓ છે જેમ કે આ ખૂબ જ સરસ ખાનું છે આ પ્રકારના ખાનાઓમાં તમારી પાસે આ વાઈલ્સ નાની વાઈલ્સ છે તે વાઈલ્સ ની આ પ્રકારે ગોઠવણી કરો આની જેમ આના જેવું કંઈક અને તમે આ આખી વસ્તુ લો અને તેને અંદર રાખો તેથી આ રીતે દરેક સેલ કલ્ચર પ્રયોગશાળાઓમાં અથવા જેઓ સેલ લાઈન ને જાળવી રાખે છે તેઓ તેમાં જાળવે છે અને તે પ્રવાહી નાઈટ્રોજન ના તાપમાનમાં રહે છે અને તે વર્ષો પછી વર્ષો દાયકાઓ પછી દાયકાઓ તેમાં રહી શકે છે પરંતુ તમામ બાબત એ છે કે તમારે ખાતરી કરવી પડશે કે તમારી પાસે સમયાંતરે પ્રવાહી નાઈટ્રોજન પૂરું પાડવામાં આવે છે અને તેમાં ફરીથી ભરવામાં આવે છે અને દર વખતે જ્યારે તમે તેને ખોલો છો ત્યારે પ્રવાહી નાઈટ્રોજન નો તેમાંથી ક્ષય થાય છે આપણે તેને અમુક સમયગાળા દરમ્યાન અથવા દર સપ્તાહે અથવા તેની જેમ બદલવું પડે છે તેથી તમારે સમજવું પડશે કે તમે તેમને ક્યાં રાખવા માંગો છો કારણ કે આ સૌથી ભારે સામગ્રી છે જો હવે ડિઝાઈન પર પાછા આવીએ તો તમારી પાસે ક્યાંક તેની નીચે એક નિયુક્ત જગ્યા હોવી જોઈએ તેની નીચે ક્યાંક તમે ક્યાંક જાણતા હોવ ત્યાં તમારી પાસે એક નિયુક્ત જગ્યા હોવી જોઈએ જ્યાં તમને લાગે કે આ શ્રેષ્ઠ જગ્યા છે અને હું તેને અહીં રાખી શકું છું કારણ કે દર વખતે તમારે આને પ્રયોગશાળામાંથી બહાર કાઢવું પડશે અથવા તમારે નાઈટ્રોજન ના કેન ને અહી લાવવું પડશે અને તમે જાણો છો કે જયારે તમે તેને ફરીથી ભરો ત્યારે તમે ખાતરી કરો કે તમે બધી રીતે તેને અહીં બહાર ખસેડવા માંગતા નથી પરંતુ ત્યાં આપણે એક બીજી સમસ્યામાં આવે છે જ્યારે પણ તમારી પાસે આ ખૂણામાં ઇન્ક્યુબેટર હોય ત્યારે તમારી પાસે હંમેશા નાઈટ્રોજન હોવું જરૂરી છે માફ કરશો કાર્બન ડાયોક્સાઈડ ના સિલિન્ડર ને બધી રીતે પછી અહીં લેવામાં આવશે તેથી જ્યારે પણ તમે તે કરો તો કૃપા કરીને ખાતરી કરો કે કૃપા કરીને ખાતરી કરો કે આવું થયું છે કે તમે આખી ભોયતળીયાની જગ્યા બગાડશો નહીં અને ખાતરી કરો કે તે નાઈટ્રોજન ના સિલિન્ડર ની નીચે અરે માફ કરશો કાર્બન ડાયોક્સાઈડ નું સિલિન્ડર તમે શું લઈ રહ્યા છો તે CO2 નું સિલિન્ડર છે તમે તેની ખાતરી કરો કે ઓછામાં ઓછું તે પૂરતું સાફ છે કારણ કે જયારે મોટાભાગના સિલિન્ડર આવે છે ત્યારે તેનાથી આસપાસમાં બિનજરૂરી ગંદકી ન થવી જોઈએ તેથી તમે તેને જ્યાં પણ રાખો તમે તેનો ગમે ત્યાં સંગ્રહ કરો તે સુનિશ્ચિત કરો કે સુવિધામાંથી સિલિન્ડર ના આવતાની સાથે જ તેમને સાફ કરો તમે જાણો છો કે ઓછામાં ઓછા તેમને યોગ્ય રીતે પોતું કરીને સાફ કરો અને તે ખુબ ભારે છે તેથી તમારે સાવચેત રહેવું જોઈએ કે તેમની યોગ્ય રીતે ગોઠવણી કરો અને જ્યારે પણ તમારે તેમને લેવાની જરૂર હોય ત્યારે તેના પર થોડો આલ્કોહોલ નો છંટકાવ કરો અને તેમને સાફ કરો અને તેમને ફક્ત બાજુમાંથી લઈ જાઓ અને માધ્યમથી પસાર થવાને બદલે આની જેમ તેને આની જેમ અનુસરવાનું પસંદ કરો તે સારો વિચાર નથી કારણ કે તે ભોયતળીયાની જગ્યાને બગાડે છે તેથી હવે તે પછી મેં તમારી સાથે નાઈટ્રોજન ના કેન ને ક્યાં રાખવું જોઈએ અથવા આ સેલ લાઈન ના સંગ્રહ માટેના કેન વિશે ચર્ચા કરી છે અને ખાતરી કરો કે પ્રવાહી નાઈટ્રોજન નો નિયમિત પુરવઠો છે જેમાંથી વપરાયેલા પ્રવાહી નાઈટ્રોજન ને ફરીથી ભરવાનું સુનિશ્ચિત કરો તથા આપણી પાસે તેના માટે અલાયદી જગ્યા હોવી જ જોઈએ તેથી અનિવાર્યપણે તમારી પાસે આ પાત્રોમાંથી ઓછામાં ઓછું એક કેન પ્રવાહી નાઈટ્રોજન ને લાવવા માટે હોવું જોઈએ અને બીજું એક આને ભરવા માટે હોવું જોઈએ અને જો તમે ન્યૂનતમ 2 સેલ લાઈન ને જાળવી રહ્યા હોવ તો તમારી પાસે ઓછામાં ઓછા 2 હોવા જરૂરી છે અને જો તમે શરૂઆતમાં તેને યોગ્ય રીતે ડિઝાઈન કરો તો તમે વધુ સારું કરી શકશો અને તમે જાણો છો કે આ પ્રકારના પાત્રોના કદ અલગ અલગ હોય છે અને મેં ઘણી પ્રયોગશાળાઓ જોઈ છે જેમાં તેના વિવિધ પ્રકારના કદ હોય છે જ્યાં મને એક વસ્તુનો ખ્યાલ આવ્યો છે જે ખરેખર તમારી પાસે હોવી જોઈએ સૌ પ્રથમ તમારે ખ્યાલ રાખવો પડશે કે તમે કેટલા સેલ નું ઉત્પાદન જેવું કંઈક કે સંગ્રહિત કરવા માગો છો આના વિશે બીજો મહત્વનો ભાગ એ છે કે જો તમે બહુ મોટું લો તો તેની હેરફેર એક મુદ્દો હશે હંમેશા એક મુદ્દો રહેશે જો તમે ખૂબ નાનો લો છો તો આપમેળે તમારી પાસે કેટલો જથ્થો છે તમે જાણો છો કે તેનો સંગ્રહ મોટો મુદ્દો હશે તેથી વચ્ચે ક્યાંક તમારે રેખા દોરવી પડશે કે તેનું કદ કેવડું હશે જેથી તેની સરળતાથી હેરફેર થઈ શકે તેની હેરફેર એક પડકાર ન હોવો જોઈએ અને તેમ છતાં તમે જાણો છો કે તમે તમારી વસ્તુઓ પૂર્ણ કરી શકો છો તેથી તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તમે આ ભાગને ફરીથી સમજો અને આ બધું આયોજનની રમતમાં આવે છે હવે ડિઝાઈન ના ક્ષેત્રમાં પાછા આવીએ તો મેં તમને કહ્યું હતું કે તમારી પાસે એક ખૂણો છે તમારી પાસે CO2 નું સિલિન્ડર છે તેમજ CO2 નું ઇન્ક્યુબેટર છે આ અત્યંત જરૂરી વસ્તુઓ છે જેને ત્યાં જાળવી રાખવી પડશે પછી તમારે કેટલાક સંગ્રહિત સેલ નો આગથી નાશ કરવો પડશે પછી આપણે ચોક્કસ સ્થળે સિલિન્ડર ના સંગ્રહ વિશે ચર્ચા કરી છે જ્યાં સિલિન્ડર માટે એ સુનિશ્ચિત કરવું પડશે કે તે સિલિન્ડર ને સાંકળ અથવા ક્લેમ્પ થી યોગ્ય રીતે બાંધેલા છે તેથી તેઓ નીચે પડતા નથી બીજી મહત્વની બાબત જ્યારે પણ મેં સિલિન્ડર વિશે ચર્ચા કરી ત્યારે આ કંઈક એવું છે જેનો મને અનુભવ થયો છે અને તે વચ્ચેથી બાંધેલા હોય છે અને ફરીથી હંમેશા હંમેશા હંમેશા તે સિલિન્ડર ને પરિવહન કરવા માટે એક ટ્રોલી માં લઈ જવામાં આવતા હતા મેં સ્નાતક વિદ્યાર્થીઓને સિલિન્ડર ને રોલિંગ કરતા જોયા છે તેમની આ રીતે હેરફેર કરવી તે ખૂબ જ ખતરનાક અભ્યાસ છે કૃપા કરીને તે તમને કેટલું પણ કંટાળાજનક લાગે મને લાગે છે કે આ ખુબજ મોટી સમસ્યા છે કૃપા કરીને જ્યારે તમે લેઆઉટ સુવિધાની ડિઝાઈન કરો ત્યારે હુક સાથેની નાની ટ્રોલી ને પણ ખરીદો ત્યાં વસ્તુઓ છે અથવા તમે તમારા વર્કશોપ માંથી પણ હુક જોડી શકો છો તેથી તે તમારી તમારા સાથી સહકર્મીઓ અને આસપાસના દરેક વ્યક્તિની સલામતી સુનિશ્ચિત કરે છે કૃપા કરીને કૃપા કરીને કૃપા કરીને તેની ખાતરી કરો કારણ કે આ એક એવી વસ્તુ છે જે ભાર વહન કરી રહી છે અને તમારી પાસે તે ટ્રોલી માટે નિયુક્ત સ્થળ હોવું જોઈએ કે કોઈએ તેને કોઈ અન્ય હેતુ માટે ન લેવી જોઈએ તેથી જ્યારે પણ તમને તેની જરૂર હોય ત્યારે તમારી પાસે ટ્રોલી હોવી જોઈએ તમે ટ્રોલી લઈ આવો આ સિલિન્ડર લાવો અને ત્યાં તમને તેની જરૂર પડી શકે છે ત્યાં એક વધુ નાની ટ્રોલી ની જરૂર પડી શકે છે કે જે આ પ્રકારના પરિવહન માટે થોડી અલગ પ્રકારની હોય છે જો તમે ખરેખર એક મોટી ખરીદતા હોવ તો તમે ખરેખર તેને તમારા હાથમાં ડોલની જેમ લઈ શકો છો પરંતુ મોટી હંમેશા એક સમસ્યા જેવી હોય છે તેથી આ ખૂબ શરૂઆતની કેટલીક વસ્તુઓ છે તેથી આપણે આ જ રેખામાં લેઆઉટ થી લઈને તમામ મૂળભૂત આવશ્યકતાઓ સુધીની પ્રક્રિયા ચાલુ રાખીશું તમને તે પ્રક્રિયામાં પૂર્ણ કરવાની અન્ય બધી બાબતોની ખબર છે બરાબર આપ સૌનો આભાર